શુભેચ્છાઓ મોડ્યુલ 3 એકમ 15 સૂચના માટે ડિઝાઇન વિચાર મા આપનું સ્વાગત છે પહેલાનાં એકમમાં આપણે સૂચના માટે સિમ્યુલેશન અભિગમ જોયો આ એકમમાં આપણે એન્જિનિયરિંગ ડિઝાઇન વિચારસરણી માટેની સૂચના સમજીશું ડિઝાઇન મુખ્ય અર્થમાં એન્જિનિયરિંગનો સાર છે ડિઝાઇન કોઈ જરૂરિયાતની ઓળખ સાથે શરૂ થાય છે અને વપરાશકર્તાના હાથમાં ઉત્પાદન અથવા સિસ્ટમ સાથે સમાપ્ત થાય છે તે મુખ્યત્વે વિશ્લેષણને બદલે સંશ્લેષણ સાથે સંબંધિત છે જે ઇજનેરી વિજ્ઞાનનું કેન્દ્ર છે આ એક લોકપ્રિય વ્યાખ્યા છે બીજી વ્યાખ્યા છે જે ડિઝાઇન એન્જિનિયરિંગને વ્યાખ્યાયિત કરે છે સમાજને સુધારવા માટે નવી વસ્તુઓ બનાવવાનું એન્જિનિયરનું કાર્ય છે વિદ્યાર્થીઓને ડિઝાઇનમાં મૂળભૂત શિક્ષણ આપવું એ યુનિવર્સિટીની ફરજ છે આપણે ફક્ત મુખ્ય ઇજનેરી વિજ્ઞાનના અભ્યાસક્રમો શીખવવા જોઈએ નહીં જે વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરે પરંતુ આપણે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ડિઝાઇનમાં સારી રીતે તાલીમ પણ આપવી જોઈએ જે સંશ્લેષણ પ્રવૃત્તિ છે એન્જિનિયરિંગ ડિઝાઇનની વ્યાખ્યા માટેનો અન્ય એક લોકપ્રિય અભિગમ છે એન્જિનિયરિંગ ડિઝાઇન એ એક વ્યવસ્થિત બુદ્ધિશાળી પ્રક્રિયા છે જેમાં ડિઝાઇનર્સ ઉપકરણો સિસ્ટમો અથવા પ્રક્રિયાઓ માટેના ખ્યાલો પેદા કરે છે મૂલ્યાંકન કરે છે અને સ્પષ્ટ કરે છે તથા કોઈ ચોક્કસ સમૂહનાં અવરોધ સંતોષાતા તેમનાં ફોર્મ અને કાર્ય દ્વારા ગ્રાહકોના ઉદ્દેશો અથવા વપરાશકર્તાઓની જરૂરિયાતો પ્રાપ્ત થાય છે આ થોડું વિસ્તૃત છે પરંતુ તે એન્જિનિયરિંગ ડિઝાઇનનો સાર છે અને નોંધ લો કે તે સામાન્ય રીતે બ્લૂમનાં વર્ગીકરણ મુજબ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેના કરતા થોડી જુદી રીતે ખ્યાલ શબ્દનો ઉપયોગ કરે છે આ સંદર્ભમાં વિભાવનાઓ દ્વારા તેનો સામાન્ય રીતે અર્થ શું છે તે કાર્યક્ષમતાને નિર્દિષ્ટ કરવા અથવા ઉપકરણ અથવા સિસ્ટમ મૂકવાના છે તે ઉપયોગનો ઉલ્લેખ કરવો તેથી ડિઝાઇન સમસ્યાઓ એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે ડિઝાઇનર પાસે ક્લાયન્ટ અથવા ગ્રાહક છે જે બદલામાં અંતિમ વપરાશકર્તાઓના સમૂહને ધ્યાનમાં રાખે છે જેને ગ્રાહકો તરીકે ઓળખાવી શકાય છે જેના લાભ માટે ડિઝાઇન આર્ટિફેક્ટ વિકસિત કરવામાં આવી રહી છે ડિઝાઇન પ્રક્રિયા પોતે જ એક જટિલ જ્ઞાનાત્મક પ્રક્રિયા છે ડિઝાઇનને શીખવી સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે અને વૈશ્વિક રીતે શીખવવું વધુ મુશ્કેલ માનવામાં આવે છે ડિઝાઇન વિચારસરણી સોલ્યુશન્સ વિકસિત કરતી વખતે ડિઝાઇનર્સ જેમાં શામેલ છે તે તપાસ અને શીખવાની જટિલ જ્ઞાનાત્મક પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે તેથી ડિઝાઇન એ આર્ટિફેક્ટ બનાવવાની વાસ્તવિક પ્રક્રિયા છે અને ડિઝાઇન વિચાર એ જ્ઞાનાત્મક પ્રક્રિયા છે જે ડિઝાઇનર્સના મગજમાં જાય છે આ શબ્દ ડિઝાઇન થિંકિંગ સૌ પ્રથમ 1987 માં પ્રકાશિત થયેલ ડિઝાઇન થિંકિંગ નામના પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો હતો આ પુસ્તકનું કેન્દ્ર આર્કિટેક્ચર અને શહેરી આયોજનમાં ડિઝાઇન વિચારસરણી છે જે ડિઝાઇનના દાખલાઓના મૂળ સમાન છે આર્કિટેક્ચરના સંદર્ભમાં ડિઝાઇનમાં દાખલાઓ પણ ઉભા થયા છે પરંતુ ત્યારબાદ કમ્પ્યુટર વિજ્ઞાન માહિતી ટેકનોલોજી અને સંબંધિત ક્ષેત્રોમાં ખૂબ લોકપ્રિય થયા છે એ જ રીતે ડિઝાઇન વિચાર શબ્દ એ આર્કિટેક્ચર અને શહેરી આયોજનના સંદર્ભમાં ઉદ્ભવ્યો પરંતુ હવે તે સમગ્ર એન્જિનિયરિંગ સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એન્જિનિયરિંગ ડિઝાઇનના વિશિષ્ટ સંદર્ભમાં ડિઝાઇન વિચારસરણીને હવે એન્જિનિયરિંગ પાઠ્યક્રમના અભિન્ન અને આવશ્યક ઘટક તરીકે સ્વીકારવામાં આવે છે સીઆઈઆઈઓ કલ્પના ડિઝાઇન અમલ સંચાલન એમઆઈટીની પહેલ એ ઘણીવાર ટંકાયેલું ઉદાહરણ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ડી સ્કૂલનો પણ ઉલ્લેખ છે પરંતુ તે ખાસ કરીને અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગના અભ્યાસક્રમના સંદર્ભમાં નહોતો એનબીએ દ્વારા ઉલ્લેખિત કેટલાક પ્રોગ્રામ પરિણામ એ યોગ્યતાનો સંદર્ભ આપે છે જે સીધી એન્જિનિયરિંગ ડિઝાઇનથી સંબંધિત છે એન્જિનિયરિંગ ડિઝાઇનર્સ સિસ્ટમો નાં સંદર્ભમાં પ્રદર્શન કરે છે જેમ જેમ તેઓ આગળ વધે છે તે નિર્ણયો લે છે સામાજિક પ્રક્રિયા પર ટીમો સહયોગથી કાર્ય કરે છે અને એકબીજા સાથે ઘણી ભાષાઓ બોલે છે આ ડિઝાઇન ભાષાઓ છે આ યોગ્યતાઓને સરળ બનાવવાની સૂચના એ ખૂબ જ જટિલ ડિઝાઇન પ્રવૃત્તિ છે અમે કહી શકીએ કે તે સૂચનાત્મક ડિઝાઇન પ્રવૃત્તિ છે એન્જીનિયરિંગ ડિઝાઇન વિચારસરણી એન્જીનિયરિંગ ડિઝાઇન થિંકિંગ અધ્યાપન અને અધ્યયન સંદર્ભમાંથી સ્વીકૃત કેટલીક મુખ્ય લાક્ષણિક્તાઓ રચનાત્મક પ્રશ્નો અમે આ બધા મુદ્દાઓ પર સંક્ષિપ્તમાં ધ્યાન આપીએ છીએ સિસ્ટમોની વિચારસરણી અનિશ્ચિતતા ડિઝાઇન નિર્ણયની પસંદગી ટીમ વર્ક વિઝ્યુલાઇઝેશન સર્જનાત્મકતા ડિઝાઇન ભાષાઓમાં સંદેશાવ્યવહાર ડિઝાઇન વિચારસરણી માટેની સૂચનામાં આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને આ તમામ મુદ્દાઓને તાલીમ આપવી આવશ્યક છે પરંપરાગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉંડા તર્ક પ્રશ્નોને આમંત્રિત કરે છે પરંતુ જવાબોને સંબંધિત જ્ઞાન ડોમેનના 'સાચા' જવાબોમાં ફેરવવા આવશ્યક છે તેનો અર્થ એ કે સવાલનાં સાચા ઉદ્દેશ અથવા સાચા જવાબ પર પહોંચવાનો છે તેનાથી વિપરિત ડિઝાઇન વિચારસરણી દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો પ્રકૃતિની શોધખોળ કરે છે અને સાચા જવાબો સુધી પહોંચવાના અર્થમાં તેમના ઉદ્દેશ્ય સાચા જવાબો નથી પરંતુ સોલ્યુશન સ્પેસ બનાવવા માટે ઉપયોગી ગ્રાહકોના વધારાના વિચારો અને ઉદ્દેશ્યો છે તે આવશ્યકતાઓ અથવા ગર્ભિત જરૂરિયાતો અથવા ગ્રાહકોના ઉદ્દેશ્યોને છૂટા કરવાની પ્રક્રિયા વધુ છે તેઓ પ્રકૃતિમાં વધુ ઉત્પાદક છે અને સાચા જવાબ જેવું કંઈ નથી પરંતુ તેઓ પ્રકૃતિ સંશોધન છે સામાન્ય રીતે આ બે પ્રકારના પ્રશ્નોને અનુક્રમે કન્વર્જન્ટ થિંકિંગ અને ડાયવર્જન્ટ થિંકિંગ કહેવામાં આવે છે એન્જિનિયરિંગના મોટાભાગના અભ્યાસક્રમો ખરેખર વિદ્યાર્થીઓને કન્વર્જન્ટ વિચારસરણીમાં તાલીમ આપે છે એન્જિનિયરિંગના પાઠ્યક્રમમાં સામાન્ય રીતે ડિઝાઇન વિચારસરણીમાં અલગ પૂછપરછ શીખવવામાં આવતી નથી કેસ અભ્યાસ આધારિત જૂથ ચર્ચા વિદ્યાર્થીઓને જનરેટિવ પ્રશ્નો પૂછવાનું શીખવામાં સહાય કરી શકે છે વિદ્યાર્થીઓને જનરેટિવ પ્રશ્નો નું મહત્વ સમજાવવા અને તેને પૂછવાની ક્ષમતા વિકસાવવા માટે સ્પષ્ટ તાલીમ આવશ્યક છે જ્યાં શક્ય હોય ત્યાં વાસ્તવિક ક્લાયન્ટો સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રશિક્ષક દ્વારા અનુગામી માર્ગદર્શન ખૂબ મદદરૂપ થશે રોલ પ્લે સિમ્યુલેશન રમતો પણ ચોક્કસપણે મદદ કરશે સંસ્થાઓએ આવી પ્રવૃત્તિઓ માટે સભાનપણે યોજના બનાવવી આવશ્યક છે કારણ કે નિયમિત અભ્યાસક્રમમાં કન્વર્જન્ટ વિચારધારા પર કેન્દ્રિત ફક્ત કન્વર્જન્ટ પ્રશ્નો છે અને જો વિદ્યાર્થીઓએ તે કુશળતા પ્રાપ્ત કરવી હોય તો વિવેચક વિચારસરણી જનરેટિવ પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે એન્જિનિયરિંગ સિસ્ટમ્સ વધુને વધુ મહત્વાકાંક્ષી અને વધુ જટિલ બની રહી છે જેમ જેમ ક્ષમતાઓમાં વધારો થાય છે તકનીકો વધુ સુસંસ્કૃત બની જાય છે ગ્રાહકોની મહત્વાકાંક્ષા વધુ સુસંસ્કૃત બને છે સિસ્ટમો પણ વધુ જટિલ બને છે એનબીએના આગળના પી ને ધ્યાનમાં રાખી ડિઝાઇનરોએ પર્યાવરણ ટકાઉપણું સમાજ કાનૂની મુદ્દાઓ અને તેથી સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવો જરૂરી છે સિસ્ટમના અનેક ભાગો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને સિસ્ટમ અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાથી થતા સંભવિત અનિશ્ચિત પરિણામોની અપેક્ષા માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવી આવશ્યક છે જ્યારે ઘણા ભાગો એકસાથે મૂકવામાં આવે છે ત્યારે પરિણામી જટિલતા અને એવા પરિણામો પરિણમી શકે છે જે અકારણ હોય છે પરિણામો અકારણ છે તે ઘટકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા પેટા પ્રણાલીઓમાં અથવા સિસ્ટમ અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા ઉદ્ભવી શકે છે તેમને અપૂર્ણ માહિતી સાથે વ્યવહાર કરવા માટે તાલીમ આપવી આવશ્યક છે જે સામાન્ય રીતે કોઈ વાસ્તવિક વિશ્વની સમસ્યામાં બને છે અસ્પષ્ટ ધ્યેયો ગ્રાહકો હંમેશાં તે સ્પષ્ટ રીતે સ્પષ્ટ થતા નથી કે તેઓ શું ઇચ્છે છે તે જ છે અને અંદાજિત મોડેલ્સ લગભગ દરેક મોડેલ કે જે અમે ડિઝાઇન દરમિયાન બનાવીએ છીએ તે વાસ્તવિકતાનો એક અંદાજ છે તેથી અંદાજીત મોડેલો અનિશ્ચિતતા ને સંભાળવી અને આંકડાકીય રીતે વિચારી આપેલા સંદર્ભમાં ભૌતિક જથ્થાના આશરે અંદાજ લગાવો આ ડિઝાઇનની સેનિટી તપાસ માટે અને સલામત અવગણના કરી શકાય તેવા પરિમાણો શોધવા માટે બંને માટે જરૂરી છે સામાન્ય રીતે એક જટિલ સિસ્ટમમાં ઘણા બધા પરિમાણો હોય છે અને ડિઝાઇન ટીમ માટે તમામ પરિમાણોની સંભાળ રાખવી તે લગભગ અશક્ય હશે તેથી ઘણીવાર આપણે સામેલ ભૌતિક જથ્થાઓનો આશરે અંદાજ લગાવીએ છીએ અને ત્યારબાદની ડિઝાઇન પ્રક્રિયામાં કયા પરિમાણોને સુરક્ષિત રીતે અવગણી શકાય છે તે અંગે નિર્ણય લઈએ છીએ આ એક કુશળતા પણ છે જે આપણે વિદ્યાર્થીઓને સભાનપણે આપવી જ જોઇએ વિદ્યાર્થીઓને યોગ્ય પ્રયોગો ડિઝાઇન કરવા વધારાના ડેટા મેળવવા ડિઝાઇન વિચારને માન્ય કરવા કેટલીક આવશ્યકતાઓને વધુ સ્પષ્ટ બનાવવા માટે તાલીમ આપવી આવશ્યક છે આપણે કેટલાક યોગ્ય પ્રયોગો શા માટે કરવા જોઈએ તેનાં ઘણા સંદર્ભો છે તેથી કેવી રીતે યોગ્ય પ્રયોગો ડિઝાઇન કરવા તે વિદ્યાર્થીઓને શીખવવું આવશ્યક છે વિદ્યાર્થીઓને મલ્ટિ ડિસિપ્લિનરી મલ્ટી કલ્ચરલ ટીમોમાં કામ કરવા માટે તાલીમ આપવી આવશ્યક છે અન્ય પી ઓ પણ આ આવશ્યકતા જણાવે છે યોગ્ય ડિઝાઇન ભાષાઓનો ઉપયોગ કરીને વાતચીત કરો તે પાઠ્યપુસ્તકનાં વિધાનો ગ્રાફિકલ રજૂઆતો ગાણિતિક અથવા વિશ્લેષણાત્મક મોડેલો અથવા ભાષાઓ હોઈ શકે છે જે કોઈ ચોક્કસ ડોમેન માટે ખૂબ વિશિષ્ટ અને અનન્ય છે તેથી તેઓએ યોગ્ય ડિઝાઇન ભાષાઓનો ઉપયોગ કરવો જ જોઇએ ડિઝાઇન નિર્ણય પસંદગીઓ કરો અને મોટેભાગે તે સાચા અને ખોટા વચ્ચે ન હોય પરંતુ સાચા અને સાચા વચ્ચે હોય છે બંને પસંદગીઓ સાચી છે પરંતુ તમારે એ નક્કી કરવાનું રહેશે કે કઈ વધુ સારી પસંદગી છે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ખર્ચની દ્રષ્ટિએ બજારમાં સમય મુજબ ઉપયોગીતાની દ્રષ્ટિએ ઘણા પરિમાણો હોઈ શકે છે તેના કરતાં વધુ સારું હોઈ શકે છે અનિવાર્યપણે બંને યોગ્ય છે પરંતુ ડિઝાઇનરોએ તેમની વચ્ચેની એક પસંદ કરવી જ જોઇએ અને આ પ્રકારની વિચારસરણી માટે ખૂબ વિશિષ્ટ પ્રશિક્ષણની પણ આવશ્યકતા છે માનવ સંસાધનો ખર્ચ અને સમયપત્રક સહિત સ્રોત આવશ્યકતાઓનો અંદાજ લગાવો ડિઝાઇન વિચારસરણી માટેના કેટલાક સંભવિત અભિગમો પ્રોજેક્ટ આધારિત સૂચના સમસ્યા આધારિત સૂચના સિમ્યુલેશન આધારિત સૂચના અને સૂચના માટેના પ્રાયોગિક અભિગમ હશે આ ચારેય અભિગમો આપણે પહેલાનાં એકમોમાં ચર્ચા કરી છે અને અમે આ અભિગમોના ફાયદા અને મર્યાદાઓ જોયા છે અને અમે ચોક્કસ પરિસ્થિતિલક્ષી સંદર્ભ પણ જોયો છે જે આ અભિગમોને વિશિષ્ટ સંસ્થાઓ અને વિશિષ્ટ સંદર્ભોમાં સ્વીકારવાનું જરૂરી બનશે આ અગાઉના એકમોમાં ચર્ચા કર્યા મુજબ એન્જિનિયરિંગ પાઠ્યક્રમમાં ડિઝાઇન વિચારસરણી માટેનો સૌથી લોકપ્રિય અભિગમ અને તે પ્રોજેક્ટ આધારિત સૂચના તરીકે સતત હતો કારણ કે તે પ્રવૃત્તિ એન્જિનિયર્સ તેમની વ્યાવસાયિક પ્રેક્ટિસ દરમિયાન શામેલ કરે છે તે પ્રવૃત્તિ સાથે ખૂબ જ નજીકથી આવે છે પરંપરાગત રીતે એન્જિનિયરિંગ પ્રોગ્રામના પાઠયક્રમમાં અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં એક મુખ્ય પ્રોજેક્ટ કાર્ય શામેલ હતું અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ પહેલી અને એકમાત્ર તક હતી સીડીઆઈઓ માળખું સામાન્ય રીતે તેને કેપસ્ટોન પ્રોજેક્ટ કહે છે પરંતુ ભારતમાં સામાન્ય પરિભાષા તેને મુખ્ય પ્રોજેક્ટ અથવા અંતિમ વર્ષના પ્રોજેક્ટ તરીકે કહેવામાં આવે છે કેટલાક પ્રોગ્રામ્સ જેમાં ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ હોય છે તેમાં મુખ્ય કોર્સ શામેલ હોય છે ઘણીવાર સિદ્ધાંત ફક્ત એક કોર્સ અગાઉના સેમેસ્ટરમાં ડિઝાઇન પર સામાન્ય રીતે કાં તો 4 થી અથવા 5 માં અથવા 6 મા સેમેસ્ટરમાં ઘણી સંસ્થાઓનો અભ્યાસક્રમ હોય છે પરંતુ આ તમામ શાખાઓમાં સામાન્ય નથી ઘણીવાર મિકેનિકલ એન્જિનિયરિંગ અને કેટલીકવાર સિવિલ એન્જિનિયરિંગમાં આવા કોર્સ શામેલ હોય છે પરંતુ ઘણી વાર તે માત્ર સિદ્ધાંત કોર્સ હોય છે જોકે કેટલીક સંસ્થાઓમાં તેઓ પાસે કેટલાક પ્રયોગશાળા ઘટકો છે જ્યાં તેઓ સામાન્ય રીતે કેટલાક સોફ્ટવેર પેકેજોનો ઉપયોગ શીખવે છે જે ડિઝાઇન પ્રવૃત્તિમાં ઉપયોગી છે અંતિમ વર્ષનો મુખ્ય પ્રોજેક્ટ ખરેખર મૂલ્યવાન છે આ પ્રથમ વખત છે કે વિદ્યાર્થીઓ સંશ્લેષણ પ્રવૃત્તિમાં ભાગ લે છે તે તેમને વાસ્તવિક ઇજનેરી ડિઝાઇનનો અનુભવ આપે છે પરંતુ તે અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં બને છે આ યોજનામાં ખૂબ મોડું દેખાય છે આ સંદર્ભમાં કેટલીક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટની જગ્યાએ વધારાના થિયરી અભ્યાસક્રમો કરવાનો વિકલ્પ આપવાનો વિચાર તે ખૂબ સારી ચાલ નથી વધુ અનુકૂળ અભિગમ એ છે કે પ્રથમ વર્ષમાં જ વિદ્યાર્થીઓને ડિઝાઇનનો અનુભવ પ્રદાન કરવો ઘણીવાર તેવો વિચાર આવે છે કે પ્રોગ્રામમાં જોડાતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ફક્ત અંતિમ વર્ષમાં જ એન્જિનિયરિંગ ડિઝાઇનનો સંપર્ક કરાવવામાં આવે છે તે સમય સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ ડિમોટિવેટ થઈ જાય છે આખા પ્રથમ વર્ષમાં ખરેખર ઇજનેરો શું કરે છે તેના સંપર્કમાં નથી વિચારસરણી એ રહી છે કે આપણે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં જ એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રવૃત્તિથી પરિચિત કરવા જોઈએ સ્વતંત્ર ડિઝાઇન થિંકિંગ કોર્સ કાં તો 0 સિદ્ધાંત 0 ટ્યુટોરિયલ 1 લેબ અથવા 0 થિયરી 0 ટ્યુટોરિયલ 2 લેબ એકમો પસંદ કરી શકાય છે અને પ્રોજેક્ટ આધારિત સૂચના અભિગમનો ઉપયોગ કરીને પ્રથમ વર્ષમાં જ રજૂ કરવામાં આવ્યો છે ફરીથી આને સીડીઆઈઓ માળખું પાયાનો પ્રોજેક્ટ કહે છે પરંતુ ભારતમાં આપણે આને ફક્ત ડિઝાઈન થિંકિંગ કોર્સ કહીએ છીએ પહેલેથી ચર્ચા કરેલા મુદ્દાઓને ધ્યાનમાં લેવા પ્રશિક્ષકે નોંધપાત્ર આદેશાત્મક સૂચના પ્રદાન કરવી આવશ્યક છે કારણ કે વિદ્યાર્થીઓ ફક્ત પ્રથમ વર્ષમાં છે અને અમે ચર્ચા કરેલા ઘણા મુદ્દાઓ જે એન્જિનિયરિંગ ડિઝાઇન થિંકિંગની લાક્ષણિકતાઓ છે તેને લીધે પ્રશિક્ષકોને વિદ્યાર્થીઓને અમુક વધારાની સૂચના પૂરી પાડવાની જરૂર પડશે ખાસ કરીને પ્રથમ વર્ષમાં જે પડકારો હાજર છે આ પડકારો અંતિમ વર્ષના પ્રોજેક્ટમાં પણ અસ્તિત્વમાં છે પરંતુ તેઓ પ્રથમ વર્ષના પ્રોજેક્ટ સાથે વધુ ગંભીર બને છે કારણ કે આવા વિદ્યાર્થીઓ હજી સુધી ડોમેન વિશિષ્ટ અભ્યાસક્રમો અથવા એન્જિનિયરિંગના અભ્યાસક્રમોથી જાણીતા નથી મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોર્સમાં એક અથવા બે પ્રારંભિક અભ્યાસક્રમો હોઈ શકે છે સમસ્યાઓ એ છે કે આપણે પ્રારંભિક સમસ્યા કેવી રીતે ઘડીએ કુદરતી ભાષાના ઉપયોગથી અસ્પષ્ટ રીતે આપેલા નિવેદનમાં આપણે ઇજનેરીની શરતોમાં સમસ્યા કેવી રીતે ઘડી શકીએ પ્રારંભિક રચના કેવી રીતે થાય છે અંતે તે કેવી રીતે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કોઈ વિશિષ્ટ સમસ્યા મેળવી શકે છે કોઈ ચોક્કસ ભાષાની સમસ્યાના અસ્પષ્ટ નિવેદનથી સંપૂર્ણ ભાષામાં ઇજનેરીની દ્રષ્ટિએ અત્યંત વિશિષ્ટ નિવેદનમાં જવા માટે આપણે કેવી રીતે વિદ્યાર્થીઓને તાલીમ આપી શકીએ આપણે મલ્ટિડિસિપ્પ્લિનરી ટીમો કેવી રીતે બનાવી શકીએ આવશ્યક ક્ષમતાઓ કેટલીક મૂળભૂત ડિઝાઇન ખ્યાલો સાધનો વલણ કેટલાક મશીનરી અને કેટલાક સોફ્ટવેર પેકેજો પણ કેટલાક પ્રારંભિક મૂળભૂત સંપર્કમાં આવવા જરૂરી છે આપણે વિદ્યાર્થીઓને કેટલીક પાયાની તાલીમ આપવાની જરૂર છે જેથી તેઓ પ્રોજેક્ટને આગળ વધારવા માટે થોડી ક્ષમતાઓ પ્રાપ્ત કરે ઉપયોગ કરવાની ડિઝાઇન પ્રક્રિયા વિશિષ્ટ પ્રક્રિયાના પગલાં ખૂબ સ્પષ્ટ બનાવવાની જરૂર છે અને તે પ્રક્રિયાના પગલાંમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવી આવશ્યક છે સ્પષ્ટ છે કે મોટાભાગની સંસ્થાઓમાં પ્રથમ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે તેથી પ્રોજેક્ટ ટીમોનું સંચાલન કરવા માટે જે સંખ્યામાં ખૂબ મોટી હશે ફેકલ્ટી તરફથી નોંધપાત્ર સમય અને પ્રયત્નોની જરૂર રહેશે ફેકલ્ટી પરનો ભાર એકદમ નોંધપાત્ર બનશે અને આપણે આ સંસાધનોની સંખ્યા પૂરતી હોવાની યોજના બનાવવાની જરૂર છે વિદ્યાર્થીઓએ પણ સમજી લેવું જોઈએ કે તેમનું મૂલ્યાંકન વ્યક્તિગત રીતે તેમજ ટીમ સાથે કરવામાં આવશે આ વસ્તુઓ પર અભ્યાસક્રમના ડિઝાઇનરો દ્વારા ખરેખર ધ્યાન આપવું આવશ્યક છે આનો સામાન્ય અભિગમ એ છે કે શરૂઆતમાં સિદ્ધાંત અને ટૂલ્સની સીધી સૂચના પ્રદાન કરવામાં આવે છે જેમ કે મેં કહ્યું છે આ અભિદર્શન વિદ્યાર્થીઓને કેટલીક ન્યૂનતમ યોગ્યતાઓ પ્રદાન કરવા માટે જરૂરી છે સમસ્યા નિર્માણના તબક્કા દરમિયાન ગાઢ માર્ગદર્શકતા પણ થાય છે કારણ કે તેઓએ અસ્પષ્ટપણે જણાવેલી સમસ્યાને ચોક્કસ ઇજનેરીની શરતોમાં અનુવાદિત કરવાની જરૂર છે અને આ ફરીથી ફેકલ્ટી પરનો ભાર છે માર્ગદર્શન ક્રમશ ઘટાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ફેકલ્ટી નો હાથ પકડી રાખવા કરતાં સ્વતંત્ર રીતે અને પોતાના જૂથોમાં વિચારસરણી કરવાનો સ્વીકાર કરે જે પ્રારંભિક તબક્કે થાય છે ફેકલ્ટી પરનો ભાર સંસ્થાનો સ્તરે ઉકેલી શકાય તેવો મુદ્દો રહે છે કેટલીક સંસ્થાઓમાં અન્ય અભિગમનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે ભારતમાં હજી પણ ખૂબ લોકપ્રિય નથી પરંતુ કેટલીક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે અને કેટલીક સંસ્થાઓમાં વિદેશમાં પણ આ પ્રયાસ કરવામાં આવ્યો છે લગભગ 2 અઠવાડિયા થિયરી અને ટૂલ્સની પ્રારંભિક ન્યુનત્તમ સૂચના સાથે આમાં સોફ્ટવેર પેકેજોની સાથે સાથે મશીનરી અને ઉપયોગમાં લેવાતા ટૂલ્સના ચોક્કસ સંપર્કનો સમાવેશ થાય છે પછી ફેકલ્ટી ડિઝાઇન ટૂલ્સ શીખવા માટેનો આધાર પૂરો પાડવા માટેનો એક ખૂબ જ નાનો પ્રોજેક્ટ આ લગભગ 4 અઠવાડિયા હોઈ શકે છે આપી શકે છે ડિઝાઇનની સમસ્યા પર ટીમમાં કામ કરવાના વિચારથી પ્રોજેક્ટ ટીમોને આરામદાયક બનાવવા આ પ્રકૃતિમાં વધુ સંશોધન છે જેથી વિદ્યાર્થીઓને ડિઝાઇન ની વિચારસરણી માં ઉજાગર કરી શકાય પછી વિપરીત એન્જિનિયરિંગનો એક નાનો પ્રોજેક્ટ લગભગ 3 અઠવાડિયા એક સંપૂર્ણ ઉત્પાદન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ વિપરીત ઇજનેરી પ્રવૃત્તિઓ કરે છે તે સમજવા માટે કે ઉત્પાદન કેવી રીતે સંશ્લેષણ કરવામાં આવ્યું આ સામાન્ય રીતે કોઈક પ્રકારની ચર્ચા દ્વારા અનુસરવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓ આ અંતિમ ઉત્પાદન પર પહોંચવા માટે અનુરૂપ ડિઝાઇન પ્રક્રિયા વિશે તેમના અભિપ્રાયો અને અભિપ્રાયો વ્યક્ત કરે છે પછી વાસ્તવિક અથવા રોલ પ્લે ક્લાયંટ માટેનો મુખ્ય ડિઝાઇન પ્રોજેક્ટ લગભગ 6 અઠવાડિયા માટે આ બધી તાલીમ પ્રવૃત્તિની વાસ્તવિક પરાકાષ્ઠા હશે કેટલીક સંસ્થાઓએ આ પ્રોજેક્ટને વાસ્તવિક ગ્રાહક માટે કરાવવાની હિંમતવાન પગલું ભર્યું છે સામાન્ય રીતે ક્લાયંટ એ કોઈ સ્થાનિક સમુદાયનો હોય છે તેથી વિદ્યાર્થીઓને તેમની સમસ્યાઓ સમજવા માટે સ્થાનિક સમુદાયોની મુલાકાત લેવા મોકલવામાં આવે છે પછી પાછા આવીને તેઓ ફેકલ્ટી સાથે ચર્ચા કરે અને સમસ્યાનું ઘડતર કરીને બહાર આવે જેના સમાધાનથી સ્થાનિક સમુદાયને થોડી અસર પડે અલબત્ત જ્યાં આવી વસ્તુ શક્ય નથી ત્યાં પ્રશિક્ષક ક્લાયંટની ભૂમિકા ભજવી શકે છે અથવા કેટલીકવાર પ્રોજેક્ટની કેટલીક ટીમો ગ્રાહકોની ભૂમિકા ભજવશે પરંતુ ક્લાયંટની જરૂરિયાતોને દૂર કરવાના વિચારને થોડો સંપર્ક કરવો જોઈએ મોટાભાગની સંસ્થાઓમાં જરૂરીયાતો પ્રસારિત પ્રક્રિયા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ આ વિશેષ પ્રક્રિયાના પગલામાં તાલીમ લે તે આવશ્યક છે તે જ રીતે પ્રથમ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ડિઝાઇન વિચાર અને ડિઝાઇનનો અનુભવ મળે છે આ સારી રીતે કામ કરી રહ્યું હોય તેવું લાગે છે પરંતુ ફરીથી મુખ્ય પડકાર ફેકલ્ટી પરનો ભાર છે પેદા થનારા પ્રોજેક્ટ આઇડિયાઓની સંખ્યા પૂરા પાડવામાં આવનારા સંસાધનો વિદ્યાર્થી ટીમોના માર્ગદર્શનમાં ખર્ચ કરવા માટેનો સમય અને આકારણી અને મૂલ્યાંકનમાં ખર્ચવામાં આવેલા સમય ફેકલ્ટી પરના નોંધપાત્ર ભારને રજૂ કરે છે આ પડકારો હોવા છતાં પ્રથમ વર્ષમાં એક ડિઝાઇન પ્રોજેક્ટ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે કારણ કે તેનાં ફાયદા બધા હિસ્સેદારો દ્વારા ખૂબ જ નોંધપાત્ર માનવામાં આવે છે ફેકલ્ટી વિદ્યાર્થીઓ વાલીઓ ઉદ્યોગને પણ તે ખૂબ જ આકર્ષક લાગે છે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં જ એન્જિનિયરિંગ ડિઝાઇન અને તેની વિચારસરણીનો સંપર્ક કર્યો તેથી તેમને લાગે છે કે આ ઇજનેરીમાં વિદ્યાર્થીઓની રુચિ વધારે છે અને તે તેમને ઉચ્ચ સેમેસ્ટરમાં વધુ સારી રીતે ભણવાની પ્રેરણા આપે છે તેઓ ઉચ્ચ સેમેસ્ટરમાં અભ્યાસ કરેલા અભ્યાસક્રમોના સંદર્ભને વધુ સારી રીતે જોવા માટે સક્ષમ છે અને તેઓ તે અભ્યાસક્રમોને તેમની વ્યાવસાયિક આવશ્યકતાઓ સાથે વધુ સારી રીતે સંબંધિત કરી શકે છે તે અંતિમ સ્તરના પ્રોજેક્ટમાં વધુ સારા પ્રદર્શન તરફ દોરી જાય છે તેમને પહેલેથી જ કોઈ પ્રોજેક્ટ કરવાનો અનુભવ થયો છે પ્રથમ વર્ષમાં એન્જિનિયરિંગ ડિઝાઇનરની રીતે વિચારવાથી તે અંતિમ વર્ષના પ્રોજેક્ટમાં વધુ સારું પ્રદર્શન કરવાનું શક્ય બનાવે છે કેટલીક સંસ્થાઓ મોડેથી બીજા અને ત્રીજા વર્ષોમાં પણ ડિઝાઇન વિચારના વિચાર સાથે પ્રયોગ કરવાનું શરૂ કરે છે અંતિમ વર્ષ હંમેશાં સામાન્ય હતું પ્રથમ વર્ષ ઘણાં વર્ષોથી તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તે ચાલુ જ છે પરંતુ અંતમાં કેટલીક સંસ્થાઓ બીજા વર્ષ અને ત્રીજા વર્ષમાં પણ ડિઝાઇન થિંકિંગ કોર્સ રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે તેનો અર્થ એ કે ત્યાં એક ક્રમ છે પ્રથમ વર્ષથી અંતિમ વર્ષ સુધીના ડિઝાઇન વિચારના અભ્યાસક્રમોની પ્રગતિ અંતિમ વર્ષમાં ડિઝાઇન સાથે વિદ્યાર્થીઓનું જોડાણ તદ્દન પરંપરાગત છે પ્રથમ વર્ષમાં ડિઝાઇન સાથે જોડાણ કરનારા સંસ્થાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલીક સંસ્થાઓ બીજા વર્ષ અને અથવા ત્રીજા વર્ષે પણ ડિઝાઇન પ્રોજેક્ટ સાથે પ્રયોગ કરી રહી છે કેટલાક તે બંને વર્ષોમાં પ્રયાસ કરી રહ્યાં છે કેટલાક તેનો પ્રયાસ ત્રીજા વર્ષમાં કરી રહ્યાં છે તો કેટલાક બીજા વર્ષમાં વિદ્યાર્થીઓને આ પ્રકારના સંપર્કમાં લાવવા વિદ્યાર્થીઓને આ પ્રકારનાં ડિઝાઇન અનુભવ પ્રદાન કરવા પરનું ધ્યાન વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે ફાયદા સ્પષ્ટ છે પરંતુ જરૂરી સંસાધનો પૂરા પાડવાનું એક પડકાર હોઈ શકે છે સંસ્થાઓને તેમની પ્રસંગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રયોગ અને તેમના માટે શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવાની જરૂર છે આ પ્રવૃત્તિઓનું કેવા પ્રકારનું મિશ્રણ તેમના માટે શ્રેષ્ઠ કાર્ય કરશે તે નિર્ધારિત કરવાની જરૂર છે એક અનન્ય સમાધાન જેવું કંઈ નથી જે તમામ સંસ્થાઓ દ્વારા અપનાવી શકાય અભ્યાસ 1 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક એન્જિનિયરિંગ ડિઝાઇનની સમસ્યા વિકસાવી અને તેના માટે સૂચનાત્મક વ્યૂહરચના વિકસાવો 2 તમારા વિદ્યાર્થીઓ દ્વારા ઇચ્છિત શિક્ષણની સુવિધા માટે તમારા વિભાગમાં લાગુ કરાયેલી સૂચનાત્મક અભિગમોનું વર્ણન કરો com પર અભ્યાસનાં પરિણામો શેર કરવા બદલ આભાર હવે પછીના એકમમાં આપણે મેટકોગ્નીટીવ શિક્ષણ માટેની સૂચનાને સમજીશું અને પ્રશિક્ષકો કેવી રીતે અધ્યયનના મેટાકોગ્નિટીવ પાસાઓની સંભાળ લેશે વિદ્યાર્થી શિક્ષણનાં એક અત્યંત મહત્વપૂર્ણ પાસા ને સમજે કે જે વિદ્યાર્થી શિક્ષણ પર જબરદસ્ત પ્રભાવ ધરાવે છે